ચાલો ડીસી ડીસી કન્વર્ટરને પીવી મોડ્યુલ અને લોડ R0 વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કામ કરીને અનુકરણ કરીને મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગની થોડી સમજ મેળવીએ પરંતુ પ્રથમ આપણે SPICE માં પીવી સ્રોતનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું આવશ્યક છે આપણે SPICEમાં પીવી સ્રોત માટેનું મોડેલ બનાવવું પડશે આ પહેલા અમે પીવી સેલનું મોડેલ જોયું હતું તમે જોયું છે કે VOC નુંઊચું મૂલ્ય પ્રાપ્ત કરવા માટે પીવી સેલના દરેક મોડેલ અને પીવી સેલ મોડ્યુલો શ્રેણીમાં જોડાયેલા છે તેવી જ રીતે તમે શોર્ટ સર્કિટ કરંટના ઉચ્ચ મૂલ્યોને પ્રાપ્ત કરવા માટે સમાંતર પીવી સેલ મોડ્યુલોને પણ કનેક્ટ કરી શકો છો જો કે સિમ્યુલેશનના હેતુ માટે અમે ISC અને VOC ના મૂલ્યોના મૂલ્યો નક્કી કરવામાં થોડી રાહત મેળવવા માંગીએ છીએ અને આ ફેશનમાં મોડેલ બનાવવાનો પ્રયાસ કરો સમાંતરમાં મૂકતા આ ઘણા પીવી સેલ ખૂબ જ બોજારૂપ હોઈ શકે છે ચાલો હું કહું કે તમારી પાસે 40 વોલ્ટના ઓપન સર્કિટ મોડ્યુલ છે અને તમારે 40 આવા સેલને શ્રેણી રાખવાની જરૂર છે શ્રેણીના નહીં 40 50 સેલ શ્રેણીમાં છે જેથી 0 7 અથવા 0 8 તે વોલ્ટેજમાં કાપશે તમે જોશો કે તમને 40 વોલ્ટ મળશે પરંતુ સમાંતરમાં 50 એકમો હોવા છતાં શ્રેણીમાં જોડાયેલા આ મોડેલના 50 એકમોમાંથી દરેક ખરેખર બોજારૂપ હશે અને ઘટકોની સંખ્યા ખરેખર મોટી હશે અને અનુકરણ ધીમું થઈ શકે છે તેથી અમારી પાસે એક પ્રકારનું પીવી સેલનું સામાન્યીકૃત મોડેલ હોવું જરૂરી છે SPICEમાં અથવા NG SPICEમાં પીવી મોડ્યુલ આના જેવા IV લાક્ષણિકતા ધરાવતું હોવું જોઈએ આગળ કોઈએ આ પોઈન્ટ શોર્ટ સર્કિટ પોઇન્ટ ISC અને VOC પોઇન્ટ વ્યાખ્યાયિત કરવા માટે સક્ષમ હોવું જોઈએ હવે આ બે પરિમાણો આપણે SPICEમાં રહેલા પીવી મોડ્યુલ મોડેલને વ્યાખ્યાયિત કરવા માટે સમર્થ હોવા જોઈએ પછી ફક્ત અમે પીવી મોડ્યુલ સાથે ઇન્ટરફેસિંગ પાવર કન્વર્ટરનું સિમ્યુલેશન કરી શકીશું અને આગળ તપાસ કરીશું કે જુદા જુદા પ્રકારનાં મોડ્યુલો પીવી એરે અથવા વિવિધ IV લાક્ષણિકતાઓ માટે વિવિધ શોર્ટ સર્કિટ અને જુદા જુદા VOC પોઇન્ટ ધરાવતા મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ થાય છે કે નહિ યાદ રાખો કે શોર્ટ સર્કિટ પોઇન્ટ ISC આ પોઈન્ટ આ ISC સીધું જ ઇન્સોલેશન માપે છે અને તેથી SPICEમાં આ પોઈન્ટની વ્યાખ્યાનો અર્થ એ છે કે તમે ઇન્સોલેશન અનુસાર મૂલ્યને કંટ્રોલ કરવા માટે પણ સક્ષમ છો તેથી તે અગત્યનું છે કે પીવી પેનલ ISC અને VOC માટે શું હોવું જોઈએ તે નક્કી કરવા માટે આપણી પાસે કેટલાક કંટ્રોલ હોવા જોઈએ તેથી આપણને પી સોર્સ તરીકે ઓળખાતા NG SPICE સ્રોતમાં હોવું જરૂરી છે જે આનું પ્રતીક ધરાવે છે અને IV લાક્ષણિકતા આ પીવી સ્રોતનું અનુકરણ કરવામાં સમર્થ હોવું જોઈએ અને આવા IV લાક્ષણિકતા ધરાવતા સ્રોતને આપણે તેને પીવી સ્રોત તરીકે કહીશું આપણે બે કામ કરવાની જરૂર છે એક પેટા સર્કિટ લખવાની છે અને પેટા સર્કિટ મોડેલમાં PV સ્રોતનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ જેમાં આ પ્રકારની IV લાક્ષણિકતા છે તેથી આપણે કરંટ સ્ત્રોત ડાયોડ મોડેલનો ઉપયોગ કરી પેટામોડેલને લખવા માટે કરી શકીએ છીએ R હન્ટ અને R શ્રેણીને બહાર લાવીને ને મેં ડાયોડ અને કરંટ સ્રોત મોડેલનું પોતાને આદર્શ બનાવ્યું છે કે જે પૂરતું હોવું જોઈએ અને બીજું આપણે પ્રતીક બનાવવું જોઈએ જેથી તમે તેને સ્કેમેટિક સંપાદકમાં બોલાવી શકો અને આપણે કહી શકીએ કે આપણે DV સ્રોત તરીકે ઓળખાતી ફાઇલમાં પ્રતીક લખીશું sym તેથી આ બે પાસાં આપણે કરવાની જરૂર છે તે પછી આપણી પાસે પીવી સ્રોતનું મોડેલ હશે અને પછી આપણે આ મોડેલ પીવી સ્ત્રોતને SPICEની અંદરના ઘટક તરીકે વાપરી શકીએ અને સાથે સાથે અન્ય તમામ ઘટકો જેમકે ડીસી કન્વર્ટરના ઘટકો છે અને આખી સિસ્ટમને ઉત્તેજીત કરી શકીએ હવે આપણે પહેલા પીવી સ્રોત મોડેલમાં જનરેટ કરીએ તેથી યાદ કરો કે અમે પીવી સેલના આ મોડેલ વિશે ચર્ચા કરી હતી તે કરંટ સ્રોતનો સમાવેશ કરે છે જે ડાર્ક અને ડાર્ક શ્રેણી RS અને Rab અથવા બિન આદર્શતાને ડાયોડ કરે છે જેની સાથે આપણે અંતર લગાવી શકીએ છીએ અને પછી મોડેલને સરળ બનાવવા માટે આપણે ફક્ત આવશ્યક અત્યંત આવશ્યક કરંટ સ્રોત અને ડાયોડનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું અને ચાલો આપણે સુધારેલા સરળ સર્કિટ સાથે બેઝ રેખા સાથે એક મોડેલ બનાવીએ તો ચાલો આપણે કરંટ સ્રોત લઈએ અને ચાલો આપણે ડાયોડ કરીએ અને કરંટ સ્રોતનું સ્થિર મૂલ્ય રહેશે અને આપણી પાસે ટર્મિનલ હશે ટર્મિનલ વોલ્ટેજ VT સાથે અને આપણી પાસે અહીં ટર્મિનલ કરંટ છે અને આ આપણે કરંટ સ્રોત મૂલ્ય નક્કી કરવાની જરૂર છે આપણે તેને સતત મોકલીશું અને આપણે તેને પ્રમાણસર ઇન્સોલેશન કે જે ISC મૂલ્ય છે તે સુયોજિત કરીશું હવે આ માટે લખીએ મોડેલ iT જે ISC ની બરાબર ઈચ્છે છે ડાયોડ કરંટ મૂલ્ય iT હશે અને તે અહીં આપેલ પ્રમાણે ડાયોડ કરંટ મૂલ્ય શું છે તેથી I0 સંતૃપ્તિ કરંટ એ ઘાતાંકીય VT માં ટર્મિનલ વોલ્ટેજ n NVT એ VT વોલ્ટેજની સમકક્ષ છે તાપમાનનું પ્રમાણ 1 છે તેથી આ મૂલ્ય N સિલિકોન માટે 2 છે અને VT એ 0 026 અથવા 4 2500 C છે તેથી હું તેને સરળ ગણતરી માટે આશરે 2 x 0 025 0 05 ની સમાન કિંમતની લંબાઈ તરીકે લઈશ અને હું - I0e VT 0 05 - 1 જોઈ શકું તેમ અમારા IT મોડેલને ફરીથી લખી શકું છું તેથી આ સરળ પીવી સેલ અથવા પીવી મોડેલ હશે અહીં તમે જુઓ છો કે Ic એ વેલ્યુ છે ISC શોર્ટ સર્કિટ કરંટ એક મૂલ્ય છે જે આપણે સેટ કરી શકીએ છીએ અને અમે તેને મોડ્યુલથી મોડ્યુલ ગોઠવી શકીએ છીએ VOC વિશે શું છે VOC કેવી રીતે આપણે VOC2 માટે ગોઠવીશું પરંતુ પહેલા આ મોડ્યુલ ને તમે પેટા સર્કિટમાં કેવી રીતે અમલમાં મૂકશો તેથી પેટા સર્કિટની અંદર આપણે જેને d સ્રોત તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ કરીશું જે કદ પ્રદાન કરે છે અને બિન રેખીય સ્રોતને d સ્રોત કહે છે આ SPICE યુઝર મેન્યુઅલમાં જાઓ અને d સ્રોત પર વાક્યરચનાનો સંદર્ભ લો પછી નોન રેખીય અવલંબન સ્રોત પીડી એ પ્લસ નોડ વાન્ડ માઇનસ નોડની વચ્ચે છે તમે ક્યાં તો કરંટ અથવા વોલ્ટેજ ની અભિવ્યક્તિ માટે આ D1 0 થી 1 એ નોડ ϕ એ કરંટ અભિવ્યક્તિ છે અને આની જેમ તમે અહીં અંદર એક શરતી નિવેદન પણ આપી શકો છો તેથી ચાલો આપણા પીવી સ્રોત મોડ્યુલમાં d સ્રોત મોડ્યુલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ તેથી આપણે na થી nb વચ્ચેના d સ્રોતનો ઉપયોગ કરીશું અને મને તેને Bpv કહેવા દો તે નોડ na અને nb છે ચાલો આપણે કરંટ આઉટપુટ આપીએ કરંટ આઉટપુટ સ્રોત માટે પોઝીટીવ માનવામાં આવે છે જ્યારે તે પોઝીટીવ નોડ અને નેગેટીવમાં દાખલ થાય છે અને પોઝીટીવ નોડ અને અન્ય કિસ્સામાં તે પોઝીટીવ નોડ છોડે છે તેથી હું કંઈક અભિવ્યક્તિના માઈનસ તરીકે સૂચવીશ જે અહીં આવશે અભિવ્યક્તિ iT કે જે અહીં આવશે તેના માટે આ અભિવ્યક્તિ iT લખ્યું છે અમે મોડેલિંગના આ તબક્કે એક વધુ મુદ્દો રજૂ કરી શકીએ છીએ જ્યારે અમે નેગેટીવ કરંટને પીવી સેલમાં ડૂબવા માંગતા નથી જ્યારે તે નેગેટીવ થઈ જાય છે જે દિશાને રીવર્સ કરે છે અમે તે સમયે તે માટે iT ને 0 કરતા નથી એટલે કે જ્યારે iT 0 કરતા વધારે હોય તો પછી આ સમીકરણ દ્વારા ગણતરી કરીને iT to ને મંજૂરી આપો અથવા આ કરંટ i 0 કરીને iT ને 1 બનાવો તેથી આ શરતી વિધાન છે જે ngπ ની મંજૂરી આપે છે અને અમે આ પેટા સર્કિટ મોડેલમાં આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ આગળ પીવી મોડ્યુલના વોલ્ટેજને કેવી રીતે ગોઠવવું તે આ મુદ્દામાં આવે છે હું પીવી મોડ્યુલનું વોલ્ટેજ વધારી શકું છું હવે ચાલો આપણે અહીં સમીકરણના આ મુદ્દામાં કહીએ કે હું v સ્કેલ મૂલ્ય વહેંચું છું હવે ચાલો ઉદાહરણ તરીકે કહીએ કે જ્યારે v સ્કેલ ન હતું ત્યારે vT ટર્મિનલ વોલ્ટેજ 0 7 થી 0 8 ની આસપાસ હતું હવે જો હું 10 ના મૂલ્ય તરીકે v સ્કેલ બનાવું છું તો આ અંશના પ્રવાહ માટે સમાન ડાયોડ કરંટ માટે અહીં 0 7 થી 0 8 ની આસપાસ હોવું જોઈએ જેનો અર્થ vT 7 અથવા 8 7 અથવા 810 પર હોવો જોઈએ તેથી 0 7 થી 0 8 રહેશે કારણ કે આ કરંટ સ્રોત છે જો આપણે v સ્કેલ 10 કરીએ તો આપમેળે સમાન કરંટ સ્તરો પ્રાપ્ત કરવા માટે vT આપમેળે ઊચા વોલ્ટેજ અથવા 7 થી 8 વોલ્ટ સુધી સ્કેલ કરશે જો તમે કોઈપણ અન્ય મનસ્વી પૂર્ણાંક મૂલ્ય અથવા અપૂર્ણાંક મૂલ્ય માટે 0 કરતા વધારે v ને સ્કેલ કરો છો તો vT મુજબ આ અંક 0 8 ની આસપાસ રહેશે તેથી આપણે આ મૂલ્યને ગોઠવીને વોલ્ટેજ વધારે પણ મેળવી શકીએ છીએ તેથી v સ્કેલ અને ISC બે પરિમાણ મૂલ્યો હશે જેની આપણે ગોઠવણી કરીશું હવે આપણે પેટા સર્કિટ બનાવવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે આપણે તેને કેવી રીતે ગોઠવી શકીએ છીએ જે મેં અહીં બનાવ્યું છે તે SPICE સ્કેમેટિકમાં એક ફોલ્ડર પીવી મોડ્યુલ બનાવ્યું છે અને તે ફોલ્ડરની અંદર મારી પાસે ત્રણ ફાઇલો છે એક PV CIR ફાઇલ છે અથવા CIR ફાઇલ શું છે તેનાથી પરિચિત છીએ ત્યાં એક સ્કેમેટિક ફાઇલ છે અને પછી PV SUB ફાઇલ છે પરંતુ હું પહેલા આ PV SUB ફાઈલ પર ધ્યાન આપીશ જ્યાં આપણે પેટા સર્કિટ મૂકી છે તેથી જો તમને યાદ આવે તો અમારી પાસે PV SUB ફાઇલ પેટા સર્કિટ ફાઇલ હતી જેમાં અગાઉ ફક્ત ડાયોડનું મોડ્યુલ હતું હવે મેં આ ભાગ પીવી સ્ત્રોત શામેલ કર્યો છે તેથી પેટા સર્કિટ અથવા પીવી સ્રોત નીચે મુજબ છે તેના બે ટર્મિનલ્સ છે પોઝીટીવ ટર્મિનલ અને નેગેટીવ ટર્મિનલ હું 1 વોલ્ટેજ સ્કેલિંગ પરિબળ ને 50 પર ગોઠવીને ISC ના બે પરિમાણોને જવા દઉં છું અને અહીં પ્રથમ ભાગ ISC મૂલ્યને સેટ કરે છે તેથી હું NSC અને 0 બે નોડ વચ્ચે વોલ્ટેજ સ્રોત ખોલી રહ્યો છું અને પછી આ ISC પરિમાણને અહીં પસાર કરું છું તેથી મારી પાસે ISCનું નોડ વોલ્ટેજ મૂલ્ય હશે તે જ રીતે મારી પાસે v સ્કેલ અલગ સ્વતંત્ર નોડના નોડ વોલ્ટેજનું મૂલ્ય હશે અને હું તેનો ઉપયોગ આ મોડેલમાં પછીથી કરીશ હવે અવલોકન કરો આ 1 અને 2 ની વચ્ચેનો DPV મોડેલ છે 1 અને 2 ટર્મિનલ્સના ઊચા છે અને હું તેને ગોઠવી રહ્યો છું હવે આ અમારું IT સમીકરણ છે VNSC અહીં એક જુનું વોલ્ટેજ છે જે ISC નું પ્રતિનિધિત્વ કરે છે ISC મૂલ્ય 7 આ I0 Ev12 એ N VT માટે Vt 0 05 I ભાગ્યા Vndv છે જ્યાં V સ્કેલ કિમત છે હવે જો આ મૂલ્યો જો આ It મૂલ્ય 0 કરતા વધારે હોય તો It ને ગણતરી કરેલ મૂલ્ય લો અથવા એલ જો તે નેગેટીવ ક્લિપને 0 પર ફેરવે છે તો આ પીવી સ્રોતનું મોડેલ છે કે આપણે બંને ISC અને વોલ્ટેજ સ્કેલેબલનો ઉપયોગ કરીશું અને માત્ર સક્ષમ અને જેની હવે આપણને જરૂર છે તેવા મોડેલની અમને પ્રતીકની જરૂર છે તેજ આ મોડેલને બોલાવશે તેથી હવે પીવી મોડ્યુલોનાં ચિહ્નો બનાવવાનું શરૂ કરું તે પહેલાં ચાલો હવે એક પીવી મોડ્યુલ પ્રતીક બનાવીએ જો તમે ગેડા પ્રતીક કીવર્ડ્સમાં મૂકશો તો તમને ઘણા બધા ઓઉટપુટ મળશે તમારી પાસે પ્રોજેક્ટની ગેડા ગેપ પ્રતીકની બનાવટ છે અને તમારા માટે વધુ સારા મુદ્દાઓ છે કે તમે ચિહ્નો વાંચો મેળવો અને બનાવો અને પ્રવેશ માટેનો બીજો મુદ્દો છે કે તમે તમારા પોતાના ચિહ્નો બનાવો તમારા માટે પ્રારંભ કરવા માટે આ એક સારું સ્થાન છે તેથી આગળ વાંચો અને જુઓ કે ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે હવે અમે અમારા પીવી સ્ત્રોત ચિહ્નો બનાવવા માટે જઈશું ગેડા સ્કેમેટિક ઓપન સપ્લાય Vat અને પ્રતીક બનાવટ માટે તમારે આ બધા કાઢી નાખવાની જરૂર છે તેમને અને એક્સ્ટેંશન ડોટ sch બનાવે છે તેમાં ડોટ sym છે જેથી તમે પીવી સ્રોત તરીકે સાચવો અને ચાલો આપણે તેને અહીં સ્ટોર કરીએ તેથી હવે અમારી પાસે sym પર પીવી સ્રોત છે હવે આ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે અહીં નીચેના ગ્રીડ 100 100 પર જુઓ છો તમારે ગ્રીડને 100 અને 100 પર રાખવો પડશે પરંતુ તમે તે દોરતા સમયે રિઝોલ્યુશનને સુધારી શકશો પરંતુ બચતનો સમય હંમેશાં 100 100 જેટલો રાખો અને રિઝોલ્યુશન તેના કરતા મોટા બનાવો તમે હંમેશાં ગ્રીડ અંતરનો ઉપયોગ કરીને હરાજી સ્કેલ ઉપર જઈને તેનો ઉપયોગ કરી શકો છો અહીં ગ્રીડ અંતર ગોઠવવાવા માટે અને આ એડ નેટ ed બસ એટ એટીટ્યુડ ટેક્સ્ટનો ઉપયોગ કરો આ બાબતો છે જે ed પીન કરશે તેથી હું એડ પિન કરું છું અને તેને તે જેવું પ્રાપ્ત થાય છે તેવું મુકું છું હવે જ્યારે હું પિન પર ડબલ ક્લિક કરું છું ત્યારે તમે જોશો કે તમે પિન પ્રકારમાં આવતા ગુણધર્મો જોશો અજાણ પિન લેબલ પિન નંબર પિન ક્રમ તમારે અહીં યોગ્ય લક્ષણો આપવાની જરૂર છે પિન નંબર અને પિન ક્રમ આ અલગ અલગ હોઈ શકે છે પરંતુ મોટાભાગે તે સમાન બિલ્ટ પિન નંબર હોય છે કેટલીકવાર પિન સિક્વન્સથી અલગ હોઈ શકે છે પિન સિક્વન્સ એ સિક્વન્સ છે કે તમે પેટા સર્કિટનો ઉપયોગ કરશો જેથી આ પેટા સર્કિટ સિક્વન્સ પિન નંબર સાથે સંકળાયેલ છે અહીં IC પેકેજ વિગતો સાથે વધુ સંકળાયેલ છે જેથી તે તમને પ્રદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મેં અહીં એક પિન અહીં બીજી પિન ઉમેરૂ છું હવે ડબલ ક્લિકથી તમે જુઓ કે મેં પિન નંબર 1 પિન સિક્વન્સ 1 આપ્યો છે તમે પિન લેબલ આપી શકો છો તે α આંકડાકીય હોઈ શકે છે હું કહી શકું છું કે તે પિન પ્રકારની પાવર છે તેથી આ લક્ષણો છે જે હું આ પિનને આપી રહ્યો છું તમે બીજા પિન નંબર 2 ને ક્રમ 2 લેબલ અને ફરીથી પાવર પિન સાથે જોશો હવે મેં લક્ષણ ઉમેરવા આ ઉમેર્યું છે તેથી લક્ષણ ઉમેરવા જાઓ તમે રેફ ડેસ્ક મૂલ્ય પસંદ કરી શકો છો તેથી આ ચોક્કસ લેબલ માટે તેથી મેં આ ઉમેર્યું અને x પીવી આપ્યું હોઈ શકે છે જો તમારી પાસે સ્કેમેટિક અંદર ઘણાં પીવી સ્રોત છે તો તમે તેનું નામ 1234 ધરાવી શકો છો તેથી તે ઉમેરવા માંગો છો x કારણ કે હું તેને પેટા સર્કિટનો સંદર્ભ આપીશ અને તેથી સૂર્ય સર્કિટ માટે પહેલો અક્ષર x હોવો જોઈએ હવે આપણે પ્રતીક દોરવાની જરૂર છે તેથી એડ રેખા લો મને ચિત્ર દો આ જેમ કે તે પીવી સ્રોતને રજૂ કરે છે વચ્ચે કહો તેથી બધા લેબલો પર દોર્યા પછી જુવો તે લેબલ પાવર બધું બતાવે છે કે તે ઘોંઘાટીયા માટે છે અને આ મૂલ્ય છે તેથી મૂલ્યમાં હું પીવી સ્રોત પેટા સર્કિટને IC મૂલ્ય અને V સ્કેલ મૂલ્ય પસાર કરું છું આ મહત્વપૂર્ણ છે તેથી તમે જે કરી શકો તે બધું જ માસ્ક કરવું છે ત્યાં ફક્ત એક પિન અને આ XPV રહેવા દો અને પછી તે સુઘડ દેખાશે તેથી જો તમે EN નો ઉપયોગ કરો છો તો તે ત્યાં અદૃશ્ય થઈ જાય છે છોડશો નહિ જો તમે ગ્રાફિક્સ ગોઠવવાનું ઇચ્છતા હોવ ત્યારે જ આ મહત્વપૂર્ણ પગલું છે તેથી જ્યારે તમે વાયરિંગ સર્કિટ ડાયાગ્રામ દોરો છો ત્યારે પિન વાયરને લોક કરે છે તેથી બધાને પસંદ કરો અને પછી પ્રતીક પર જાઓ ખૂબ મહત્વપૂર્ણ પગલું છે દરેક ફેરફાર કરો છો તો તે 0 માં અનુવાદ કરે છે હવે તમે બચાવો આ પ્રક્રિયા પછી તમે તેને બંધ કરી શકો છો દરેક વખતે જ્યારે તમે પ્રતીક માં ફેરફાર કરો છો ત્યારે પસંદ કરેલા બધા પ્રતીક અનુવાદનું કરો તેથી મેં તેને આમાં સાચવ્યું છે તમારી સ્થાનિક હોમ ડિરેક્ટરીમાં જ્યારે તમે GEDA ઇન્સ્ટોલ કરો ત્યારે તમારી પાસે એક કેપ્સ ફોલ્ડર હશે ગેપ ફોલ્ડરની અંદર એક ચિહ્નો છે અને પ્રતીકની અંદર તમારી પાસે ઘટકોની તમારી પોતાની લાઇબ્રેરી હોઈ શકે છે તેથી મેં કેટલાક ઘટકો બનાવ્યાં છે હું તેઓને તમારી સાથે સંસાધનો સાથે શેર કરીશ તેથી અંદર મેં પીવી સ્રોત બનાવ્યો છે ત્યાં બીજી ઘણી વસ્તુઓ છે પણ જે હું શેર કરીશ અને તમે તેમને લેઝરમાં જોઈ શકો છો તેથી પીવી સ્રોત આ તે છે જે આપણે બનાવ્યું છે તેથી હું તેને પાછું મૂકીશ તેથી આ આ જગ્યાએ બનાવવામાં આવ્યું છે અને મૂકવામાં આવ્યું છે પરંતુ તમારે JADને આ સ્થળ જોવાનું કહેવું પડશે જ્યાં તમે તે સ્થળ જોવા માટે કહો છો તેથી તમારા વપરાશકર્તા હોમ કંટ્રોલ h માં તમે ડોટ ફાઇલોને છુપાવશો તેથી ડોટ JAD લાક્ષણીકતાની ફાઇલ અંદર જશે ત્યાં C5 નો હાંફવું છે જો ત્યાં ખાલી ફાઇલ ન હોય અને જો હું ડબલ ક્લિક કરું તો તે અંદર છે તમારે આ ઘટકપુસ્તકાલયને લખવું પડશેતમારા ડબલ અવતરણ માં શોધોઘર એ તમારા ઘરની ડિરેક્ટરી છે જ્યાં તમે આ ફોલ્ડર્સ ચિહ્નોનું ફોલ્ડર મુકો છો જેમાં તે બધા ફોલ્ડર્સ અને અલગ પુસ્તકાલયો અને ઘટક પુસ્તકાલયો શોધશે બનાવ્યું છે તેથી આ શોધવાની જરૂર છે તે પછી તે ઓળખશે અને તે આગળ મૂકશે તેથી ચાલો હવે આપણે જે હવામાન બનાવ્યું છે તે અમારા પ્રતીકની શોધમાં છે તે જોવાનું હવામાન જોઈએ અને જોઈએ કે હવે પછીના વર્ષે હું VP ખોલી શકું કે નહીં sch આપણે સિમેન્ટીક બનાવીએ છીએ આપણે સિમેન્ટીકમાં જઈએ છીએ અને પછી અહીં આપણે ઘટકો મૂકીશું ચાલો હું ઘટક પુસ્તકાલયમાં જવા દઉં જે મેં ઘટકોમાં મુક્યું છે તે મને નીચે જોવા દો અને જુઓ પીવી સ્ત્રોત આવે છે કે કેમ તે તમે જુઓ પીવી ફોર્સ આવે છે જે અમે હમણાં જ બનાવ્યું છે હું તેને અહીં મૂકીશ હું આ નજીક લઈ જઈશ હું પણ આને અહીં એક ચિહ્ન સ્ત્રોત મૂકિશ અને પછી મને જોડવા દો મને લેબલમાં ફેરફાર કરવા દો હું વેલ્યુ પરિમાણોમાં ફેરફાર કરું છું હું isc શોર્ટ સર્કિટ કરંટ અને વોલ્ટેજ સ્કેલર્સ 50 બનાવીશ મેં અહીં પીવીનો સમાવેશ કર્યો છે જેમાં 5 પેટા સર્કિટ શામેલ છે જેથી તમે તે પી પેટામાં પેટા સર્કિટ હોય છે જેને પીવી કહે છે પીવીમાં સેમિટીક સેમિટીક આપણી પાસે પ્રતીક છે અને આ પ્રતીક પીવી સ્ત્રોત પેટા સર્કિટને બોલાવે છે જેના અહીં રહે છે તેથી બધા સારી રીતે જોડાયેલા છે તેથી તે હવે અમે આ SPICEમાં અનુકરણ કરી શકીએ છીએ હવે હું પીવી ખોલીશ c ir તેથી PV માં આ કામગીરી ran એ 0 થી 5ms 0 01 msની વચ્ચે શરૂયાતની શરતોને પ્રિન્ટ કરીને ચાલ્યો હતો તેમાં પી Net છે જેમાં આપણે જનરેટ કરવાની જરૂર છે તે આપણે જનરેટ કરીશું તે પછી આ કોન્ટ્રોલ વિધાનોનો સમૂહ છે હું ઇચ્છું છું કે સફેદ પૃષ્ઠભૂમિ અને કાળા અગ્રભાગ પર આલેખ હોય જેથી તમે કરી શકો કે આપણે આ આદેશ ચલાવ્યું છે પછી તમે આલેખ દોર્યો છે તમે આલેખ દોરવા માંગો છો જેથી તમે જુઓ કે હું આ ઘટાડીશ જેથી તમે જોઈ શકો કે આપણે આ શું કરી રહ્યા છીએ તેથી કરંટ આલેખ ivsc એ VnV વિરુદ્ધ ટર્મિનલ વોલ્ટેજ આવશે પછી VnV ટર્મિનલ વોલ્ટેજ ગુણ્યા કરંટ એ પાવર 40 વિરુદ્ધ વોલ્ટેજ છે તેથી આપણે ખરેખર IV અને PV કરંટ જોઈ રહ્યા છીએ મેં કેમ 40 થી વિભાજન કર્યું જેથી બંને એક જ સ્ક્રીન પર સ્પષ્ટ રીતે દેખાઈ શકે તમે જોશો કે જો હું આને IC 10 એમ્પીયર પર સેટ કરી રહ્યો છું અને Voc માટે આશરે 40 v છે તમે જોશો કે તે 400ની આસપાસ અથવા 400 વોલ્ટ કરતા ઓછા છે કારણકે તે VOC ના ૭૦ ગુણ્યા ISC છે અને ભાગ્યા ૪૦ એ 10ની આજુબાજુ આવે છે તેથી આ એક સામાન્ય બાબત છે જેથી આપણે બંને એક જ સ્ક્રીન પર જોઈ શકીએ પરંતુ માનસિક રૂપે તમે આ મૂલ્યથી ગુણાકાર કરો તમે જે પણ જુઓ તેના પર વાસ્તવિક પાવર મળે છે તો ચાલો હવે આપણે આને કાવતરું કરીએ અને પછી જોઈએ કે હું આને બંધ કરીશ અને પછી ટર્મિનલ વિંડો ખોલીશ જેથી આપણે હવે ફોલ્ડરમાં જઈશું તેથી પહેલા નેટ લીસ્ટ g નેટલિસ્ટ જનરેટ કરીએ આ બધા આદેશો પીવીની બહાર આવશે જ્યારે આપણે SPICEના પ્રયોગો કર્યા ત્યારે આ આદેશ જોયા છે તો ચાલો આપણે તે કરીએ અને પછી NG SPICE પી CIR છે તેથી તે અમલ કરશે અને તે આનો આલેખ દોરશે તમે જોશો કે આ તેનનો આલેખ દોરેલ છે અને શોર્ટ સર્કિટ કરંટ 10 અને ઓપન સર્કિટ વોલ્ટેજ 46 ની આજુબાજુ આવે છે અને જુઓ તે કરંટ આગળ નેગેટીવ નથી થતો 0 કારણ કે અમે IT માટે ક્લિપર મર્યાદા નક્કી કરી છે જે નેગેટીવ જાય છે તેથી તે ફાયદાઓ છે અને આ વાદળી રેખા પાવર કટ છે અલબત્ત તમે વિવિધ સંયોજનો માટે પ્રયાસ કરી શકો છો જે આપણે હવે પ્રાપ્ત કર્યું છે તે પીવી સ્રોત પ્રતિક છે જ્યાં હું ISC અને VOC અને સમાન પ્રતીકનું મૂલ્ય કરી શકું તમે તેને કોઈપણ પીવી એપ્લિકેશન માટે વાપરી શકો છો અને તે તમને એક અપવાદિત ફોટોવોલ્ટેઇક સેલ લાક્ષણિકતા જે લગભગ IV જેવો વળાંક આપે છે ફરીથી તે અસલ મોડેલ જ્યાં આપણે ડાયોડ અને કરંટ સ્રોતોનો ઉપયોગ કર્યો અને તેમને શ્રેણીમાં મુકતા જતા રહ્યા અને સમાંતર અને એટલા વિશાળ સંખ્યામાં ઘટક તમારે શામેલ કરવા પડશે અને દરેક જુદા જુદા સ્પષ્ટીકરણ માટે તમારે શ્રેણીમાં પીવી સેટ બદલવાનું ચાલુ રાખવું પડશે અને સમાંતરમાં સેલ અને તેમને સમાયોજિત કરવાનું રાખો જે ફક્ત ટાંકો જ નહીં પરંતુ એક વિશાળ પીવી સ્રોત સર્કિટ અને ઘટકોની સંખ્યા જે અનુકરણ પર મૂકી શકે છે આ ખૂબ જ ભવ્ય છે તમારે કંઇપણ કરવું પડ્યું નથી જે પ્રયોગ માં તમે અનુકરણ કરવા માંગો છો ત્યાં તમારે ફક્ત ICISC ને શોર્ટ સર્કિટ કરંટ મૂલ્ય અથવા ઇનસોલેશનનું મૂલ્ય આપવું પડશે અને વોલ્ટેજ સ્કેલિંગ પરિબળ અને તમારી પાસે પીવી સ્રોત છે અમે આ પીવી સ્રોતનો ઉપયોગ DCDT કન્વર્ટર સાથેના અમારા MPPT ટ્રેકિંગને ઉત્તેજીત કરવા માટે કરીશું તેથી અમે MPPT એલ્ગોરિધમ્સ મૂકતા પહેલા આપણે પહેલા જોવાની જરૂર છે કે અમારા પીવી સ્રોત ક્યારે ઇન્ટર ફેઝ ડીસીડીસી કન્વર્ટર લક્ષ વેલ સાથે છે